ચાલો હું તમને PV સેલની IV કેરેક્ટરીસ્ટિકસ પરની લોડ લાઇનના કોન્સેપ્ટથી પરિચિત કરું બાહ્ય લોડ સાથે જોડાયેલા PV સેલને ધ્યાનમાં લો કહો કે બાહ્ય લોડ R0 છે અને તમે તેને વેરીએબલ તરીકે રાખો ચાલો જોઈએ કે જો R0 ને 0 થી ∞ માં બદલવામાં આવે તો શું થાય 0 નો અર્થ એ થાય કે R0 ટર્મિનલને શોર્ટ સરકિટ કરવું અને ∞ નો અર્થ એ થાય કે R0 ટર્મિનલને ઓપન સરકિટ કરવું ચાલો હવે IV કેરેક્ટરીસ્ટિકસ પ્લોટ કરીએ X એક્સીસ એ ટર્મિનલ વોલ્ટેજ VT છે y એક્સીસ એ બાહ્ય લોડમાંથી પસાર થતો કરંટ છે તેથી આ આપણા x અને y એક્સીસ હશે અને આ એક્સીસ પર ચાલો આપણે આર્બીટ્રરી IV કર્વ મૂકીએ તો ચાલો આપણે કહીએ કે આપણી પાસે આવો કર્વ છે ચાલો હવે હું એક લાઈન દોરીશ આની જેમ એક સીધી લાઈન આ લાઇન શું રજૂ કરે છે આ લાઈન નો ઢાળ ધ્યાનમાં લો જેથી ઉભું ઇન્ટરસેપ્ટ Δi હશે અને આડુ પ્રોજેક્શન ΔV છે અને ઢાળ Δi ΔV છે તેથી Δi ΔV 1 R0 તેથી તે બાહ્ય આઉટપુટ ઈમ્પીડન્સ છે જે આ બે ટર્મિનલ ની વચ્ચે દેખાય છે તેથી કોઇપણ લાઈન ઓરિજિન માંથી દોરવામાં આવે જે IV કર્વને કટ કરે તે 1R0 રજુ કરે છે અને 1R0 લાઇનને લોડ લાઇન કહેવામાં આવે છે લોડ લાઈનનું IV કર્વ સાથેનાં ઇન્ટરસેક્શનનું પોઈન્ટ આ છે અને આ ઇન્ટરસેક્શનના પોઈન્ટને ઓપરેટીંગ પોઈન્ટ કહેવામાં આવે છે તેથી જો તમે આર્બીટ્રરી લોડ લાઇન દોરો તો IV કર્વ સાથે ઇન્ટરસેક્શનનું પોઈન્ટ તે R0 લોડ માટે ઓપરેટિંગ પોઈન્ટ હશે તેથી આ લોડ જે 1 R0 લાઇન દ્વારા રજૂ કરવામાં આવે છે તેનું ઓપરેટિંગ પોઇન્ટ IV કર્વમાં આ છે સિસ્ટમમાં આ સર્કિટમાં જો R0 બદલાય તો આ લોડ લાઇનનો ઢાળ બદલાશે અને જો R0 ને વધારે રાખવામાં આવે હકીકતમાં ઓપન સરકિટ રાખવામાં આવે છે તો લોડ લાઇનનું શું થશે લોડ લાઇન એવી રીતે બદલાશે જેથી તે x એક્સીસ ને અલાઈન થવાનો પ્રયાસ કરશે આ R 0 ઓપન સરકિટ થવા નાં કારણે છે અનંત મૂલ્ય 1∞ એ 0 છે એટલે કે ઢાળ 0 છે Δi 0 છે તેથી તમે જોશો કે આ લોડ લાઇન અને IV કર્વ નું ઇન્ટરસેક્શન ઓપરેટિંગ પોઈન્ટ અહીં છે અને આ VOC છે VOC પોઇન્ટ પર R0 ∞ છે હવે જો આપણે R0 ને એવી રીતે બદલીએ કે Pv સેલના ટર્મિનલ્સ પર શોર્ટ સર્કિટ થાય જેમ કે R 0 0 અને લોડ લાઇનને શું થાય છે લોડ લાઇન આ ફેશનમાં જશે અને તે ઉભી બનવાનો પ્રયત્ન કરશે અને આ રીતે પોતાને y એક્સીસ સાથે અલાઈન કરશે કારણ કે હવે R 0 0 1R0 ∞ છે અને ઢાળ ∞ કિંમત છે અને તેથી હવે તે પોતાને y એક્સીસ સાથે અલાઈન કરે છે આ શોર્ટ સર્કિટ ઓપરેટિંગ પોઇન્ટ છે શોર્ટ સર્કિટ ઓપરેટિંગ પોઇન્ટ પર R0 0 થાય આ બંને ઓપરેટિંગ પોઇન્ટ્સ વચ્ચે R0 ના અલગ અલગ મૂલ્યો પર ઘણા બધા ઓપરેટિંગ પોઇન્ટ્સ છે અને તે 1R0 કિંમત પ્રમાણે આ ઢાળ લેશે તેથી આ લોડ લાઇન અને આ લોડ લાઇનનો કોન્સેપ્ટ તમને PV સોર્સ સાથે જોડેલ સરકિટનાં ઓપરેશન સમજવામાં ઘણી મદદ કરશે તમે જોશો કે આપણે ભવિષ્યમાં આપણી ઘણી ચર્ચાઓમાં અને સર્કિટ્સની સમજવામાં લોડ લાઈન કોન્સેપ્ટ નો વધારે માં વધારે ઉપયોગ કરીશું